ચાલો આપણે સૌર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ જોઈએ સંપૂર્ણ સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ ઘણા ભાગો સમાવે છે ઉર્જા સંગ્રહ માટે ફોટોવોલ્ટેઇક મોડ્યુલો પાવર કન્વર્ટર અને પાવર કન્વર્ટર સ્ટોરેજ મિકેનિઝમ્સ અને લોડ્સ એ કોઈપણ સૌર ફોટોવોલ્ટેઇક સિસ્ટમમાં મહત્વપૂર્ણ પાસા છે આપણે સમજવાની જરૂર છે તેમાંથી દરેકનો સ્પષ્ટ રીતે અભ્યાસ કરવો જોઈએ જેથી કરીને આપણે દરેક પેટા સિસ્ટમ્સની રચના અને અમલ કરી શકીશું આપણે પહેલા આખી જનરિક સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ જોશું તે કેવી દેખાય છે તેની કલ્પના મેળવવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરીશું અને પછી જો દરેક પેટા પ્રણાલીમાં તેમને સમજવાનો પ્રયત્ન કરશે અને પછી અમે તેને પણ ડિઝાઇન કરીશું સૌર પીવી સિસ્ટમના મહત્વપૂર્ણ ખેલાડીઓમાંના એક સૌર ઉર્જા છે સૂર્ય એ અર્થમાં એક મહત્વપૂર્ણ ઘટક છે કે તે ઉર્જા આપનાર છે તે સ્રોત છે ઉર્જા અને આ ઉર્જા એ કલેક્ટર પરની ઘટના છે જે ફોટોવોલ્ટેઇક મોડ્યુલ છે તેથી ફોટોવોલ્ટેઇક મોડ્યુલ સૌર ઉર્જાને એકત્રિત કરે છે અને પછી પીવી મોડ્યુલના ટર્મિનલ્સમાં ઇલેક્ટ્રિકલ ઉર્જાના રૂપમાં ઉપલબ્ધ કરે છે તેથી તે કલેક્ટર અને કન્વર્ટર છે જે સૌર ઉર્જાને વિદ્યુત સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે વિદ્યુત ઉર્જા તેમાંથી એક વસ્તુ જે તેને કરી શકાય છે તે તેને સંગ્રહિત કરે છે તેથી અમે તેને પાવર ઇલેક્ટ્રોનિક બ્લોકમાંથી પસાર કરીએ છીએ તે ઉર્જા ચાર્જર બ્લોક છે તેમાં બીજેટી મોસ્ફેટ આઇજીબીટી અને અન્ય નિયંત્રણ સર્કિટ જેવા પાવર ઇલેક્ટ્રોનિક ઘટકો શામેલ છે અને તે પછી સ્ટોરેજ ડિવાઇસમાં ઉર્જા પસાર કરવા માટે તેનો ઉપયોગ થાય છે ત્યાં ઘણાં વિવિધ પ્રકારનાં સ્ટોરેજ ડિવાઇસિસ છે કોઈ પણ રાસાયણિક સંગ્રહમાંથી બેટરી પસંદ કરી શકે છે જ્યાં વિદ્યુત ઉર્જાનુ રાસાયણિક રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી ઇલેક્ટ્રોકેમિકલ માધ્યમથી પુનપ્રાપ્ત કરવામાં આવે છે તમે તેને હાઇડ્રો સ્ટોરેજ તરીકે સ્ટોર કરી શકો છો વિદ્યુત ઉર્જા રૂપાંતરિત થાય છે તે પાણીને ઉંચાઇ પર ઉતારે છે અને ઉપાડેલા પાણીની સંભવિત ઉર્જા સંગ્રહિત કરે છે જેને પમ્પ્ડ હાઇડ્રો કહેવામાં આવે છે તમે વોટર ટર્બાઇનની મદદથી ઉર્જા મેળવી શકો છો તમે વિદ્યુત ઉર્જાને સંકુચિત હવા તરીકે પણ સ્ટોર કરી શકો છો તેથી તે એક કોમ્પ્રેસર ચલાવી શકે છે અને હવાને વિવિધ સ્તરોના દબાણમાં કમ્પ્રેસ કરી શકે છે અને તમે તેને એર ટર્બાઇનની મદદથી મેળવી શકો છો અથવા તમે તેને ફરતા ફ્લાય વ્હીલના રૂપમાં યાંત્રિક ગતિ ઉર્જા તરીકે સ્ટોર કરી શકો છો અને તેને એક માધ્યમ દ્વારા ઇલેક્ટ્રિક જનરેટર થી ફરીથી મેળવી શકો છો સોલાર એનર્જી પીવી મોડ્યુલ પર ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતરિત થાય છે અને આ ઇલેક્ટ્રિક એનર્જી ઉર્જા ચાર્જર દ્વારા વિવિધ સંગ્રહ પદ્ધતિઓમાંની એકમાં સંગ્રહિત થાય છે વૈકલ્પિક રીતે ઉર્જા પણ કેટલાક લોડ પર સીધી ખસેડી શકાય છે ઉર્જા સ્ટોરેજ મિકેનિઝમથી દ્વિ દિશાકીય ઉર્જા ચાર્જર દ્વારા લોડમાં પણ ફેરવી શકાય છે તેથી આ બંને ભાગ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તરફ દોરી ગયા જે રૂપાંતરનું કાર્ય કરે છે એક યોગ્ય સ્વરૂપમાં પાવર રૂપાંતર જે એપ્લિકેશનો સાથે સુસંગત છે પાવર કન્વર્ઝન કન્વર્ટર હોઈ શકે છે જેનો અર્થ છે કે તે તમને ડીસી આઉટપુટ આપે છે અથવા તે પાવર ઇન્વર્ટર હોઈ શકે છે જે અનુક્રમે ડીસી અથવા એસી હોય તેવા એપ્લિકેશંસને ચલાવવા માટે એસી આઉટપુટ આપે છે ઇન્વર્ટર આઉટપુટ એસી કેવી રીતે લોડ કરે છે કન્વર્ટર આઉટપુટમાં ડીસી લોડ્સ હશે અને સેમ્પલ સેટઅપ લોડ એલઇડી લાઇટિંગ ફ્લોરોસન્ટ લાઇટિંગ માટે લાઇટિંગ જેવું કંઈક હશે તે સંભવિત ઉર્જા તરીકે પાણીને ઉંચાઇ સુધી પહોંચાડવા માટે અને પંપ કરી શકે છે ડીસી પમ્પ અથવા એસી પમ્પ બનો તમારી પાસે રેફ્રિજરેશન હોઈ શકે છે નિયમિત કોમ્પ્રેસર આધારિત રેફ્રિજરેશન જે એસી લોડ છે તમે પેલ્ટીયર જંકશનનો ઉપયોગ કરીને ડીસી રેફ્રિજરેશન પણ કરી શકો છો જે પીવી પ્રકારનાં સ્રોત સાથે ખૂબ સુસંગત છે તમારી પાસે ગ્રીડ કનેક્શન હોઈ શકે છે આ એક ખૂબ જ આવનારી એપ્લિકેશન છે જ્યાં ગ્રીડ કનેક્ટ થયેલ ઇન્વર્ટર દ્વારા એસીમાં રૂપાંતર કર્યા પછી ફોટોવોલ્ટેઇક પાવર ગ્રીડમાં પમ્પ થાય છે કોઈપણ લોડ કે જે યુટિલિટી ગ્રીડ સાથે જોડાયેલ છે તે પણ આપી શકાય છે તેથી આ તે એપ્લિકેશનમાંથી એક છે જે સ્માર્ટ ગ્રીડ દૃશ્યમાં પીવી સિસ્ટમો માટે લોકપ્રિય એપ્લિકેશનમાંની એક તરીકે ઉભરી રહી છે હવે તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે એમપીપીટી મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકર એ એક ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દ છે જે તમે આવતા પાઠોમાં અથવા આવતી ચર્ચાઓમાં વધુને વધુ જોશો બધા પાવર કન્વર્ઝન પાવર કન્વર્ટર અને ઉર્જા કન્વર્ટરમાં મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકર શામેલ હોવું આવશ્યક છે તેનો મૂળભૂત અર્થ એ છે કે પીવી મોડ્યુલમાં વી પાવર વિરુદ્ધ લાક્ષણિકતા હોય છે જે ફક્ત એક ઓપરેટિંગ પોઇન્ટ પર ટોચ ધરાવે છે અને એવી ભલામણ કરવામાં આવે છે કે પીવી મોડ્યુલ તે પીક પાવર ઓપરેટીંગ પોઇન્ટ પર કાર્ય કરે છે જેથી તમે પીવીમાંથી મહત્તમ કોષો મેળવી શકો તેથી તે પાવર કન્વર્ઝન યુનિટ પાવર કન્વર્ટર અથવા ઉર્જા ચાર્જર એકમોનું કામ છે તે જોવાનું કે પીવી મોડ્યુલને યોગ્ય રીતે લોડ રજૂ કરવામાં આવે છે કે આ મહત્તમ પાવર પોઇન્ટ પર કાર્ય કરશે તેથી આ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ એલ્ગોરિધમ્સ ઇનબિલ્ટ હોવું જોઈએ અને આ પાવર કન્વર્ટરનો આંતરિક ભાગ બનવો જોઈએ તેથી આ કેટલાક નમૂનાઓ છે કેટલાક મહત્વપૂર્ણ ઘટકો જે તમે સૌર પીવી સિસ્ટમોમાં જોશો હવે આપણી પાસે અહીં ત્રણ મહત્વપૂર્ણ ઘટકો છે અલબત્ત એમપીપીટી આ બેનો ભાગ છે જેને અમારે અધ્યયન કરવાની અને ડિઝાઇન કરવાની પણ જરૂર છે જેથી અમે કોઈપણ સોલર પીવી સિસ્ટમ માટે આ પ્રકારના ઘટકોનો અમલ કરી શકીએ ચાલો આપણે પીવી મોડ્યુલોનું કદ બદલીએ પીવી મોડ્યુલનું કદ બદલવાનું ખૂબ મહત્વનું કારણ એ છે કે તેમાં ઘણી સ્થાવર મિલકતો રહે છે અને સ્થાવર મિલકત સસ્તી નથી આવતી અને તેથી તમારે આમાં ઘણું વિચારવાની જરૂર છે દુર્ભાગ્યે આ સ્થાનિક ભૌગોલિક પર ઘણી નિર્ભરતા છે સૂર્યમાંથી આવતી ઘટના વિકિરણો વાતાવરણીય સ્થિતિ પાણીની વરાળની સામગ્રી અક્ષાંશ દિવસનો સમય વર્ષનો સમય આ બધા પરિમાણો અસરકારક ઉર્જા અસર કરે છે જે બહાર આવી રહી છે પીવી મોડ્યુલનું તેથી સ્થાનિક ભૂગોળ અને સ્થાનિક અક્ષાંશના સંદર્ભમાં આ પીવી મોડ્યુલનો અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે એક પીવી પેનલનો વિચાર કરો કે જેમાં આ આઉટપુટ છે તે સૂર્યથી ઇનપુટ લે છે અને તે Pin એક ઇનપુટ છે આ શક્તિ અને ઉત્પાદન શક્તિ P0 છે અને સ્મૃતિકે કાર્યક્ષમતા P0Pin દ્વારા આપવામાં આવે છે અને આ VmIm બરાબર છે જે વોલ્ટેજ અને વર્તમાન પીવી Pin દ્વારા વિભાજિત ચોથો લાક્ષણિકતા પર ઓપરેટિંગ બિંદુ અનુરૂપ પેનલ કશું પરંતુ એરિયામાં ઘટના ઇન્સ્યુલેશન છે ઇન્સ્યુલેશનમાં કિલોવોટ દીઠ એકમો હોય છે જેમાં પ્રતિ મીટર ચોરસ કિલોવોટનું એકમ હોય છે આ એક મીટર ચોરસ છે તેથી આ ઇનપુટ પાવર બનશે હવે આ એ અને ઇન્સ્યુલેશન એલ શું છે હવે જો તમે આની જેમ દોરેલા પેનલને ધ્યાનમાં લો તો પછી આ ક્ષેત્ર અહીં જોયું તેમ ફ્લેટ પ્લેટ સોલાર પીવી પેનલ પર જે મીટર ચોરસ ક્ષેત્રનું ક્ષેત્રફળ છે આ વિસ્તાર મારફતે સામાન્ય પસાર ધ્યાનમાં અને અમને કહે છે કે સૌર કિરણોત્સર્ગ કોણ આ ફેશનમાં ઘટી રહ્યો છેદ છે જે θ તરીકે દર્શાવવામાંઆવે છે θ આની જેમ તેથી તમારે એ ધ્યાનમાં લેવું જોઈએ તે ખરેખર સામાન્ય ઘટના છે તેથી જ આને Li કહેવામાં આવે છેતો પછી તમે શું પીવી પેનલ ગણતરી માટે ધ્યાનમાં રાખવું જોઇએ અને Li cos θ જે સામાન્ય બનાવ હશે તેથી શું અસરકારક રીતે સત્તા તરીકે રૂપાંતરિત કરવામાં આવે છે સપાટ પ્લેટ પેનલ પર ઘટના ઇન્સ્યુલેશન સામાન્ય છે જેથી આ Li cosθ બનશે તેથી હવે બદલીને તો તમે તે Li cos θ જોશો અસરકારક ઇન્સ્યુલેશન કે જેને પેનલ આપવામાં આવે છે તેથી કાર્યક્ષમતા VmIm દ્વારા Li cos θ ગુણ્યા એ બનશે તેથી P0 બરાબર VmIm અને આ બરાબર છે જો હું બે ઘટકો કાર્યક્ષમતા ગુણ્યા Li cos θ ગુણ્યા એ તેથી P0 કલેક્ટર વિસ્તાર Li cos θ પર નિર્ભર જે ઘટના ઇન્સ્યુલેશન કલેક્ટર માટે સામાન્ય P0 એપ્લિકેશન પર આધારિત છે એપ્લિકેશન કહેશે કે કેટલી પા પાવરની જરૂર છે અને પેનલ આપેલી વિદ્યુત શક્તિના આઉટપુટની રકમ છે તેથી P0 એ એક આવશ્યકતા છે કાર્યક્ષમતા પીવી પેનલ Li cos θ ની ડેટાશીટ ચોરસ મીટર અને વિસ્તાર દીઠ કિલોવોટ ઘટના ઇન્સ્યુલેશન કલેક્ટર પેનલ પ્લેટ ક્રમમાં સૌર ઊર્જા મળતી કરવા માટે પૂરતી ઊર્જા એકત્રિત કરવા માટે પૂરી પાડવા માટે P0 માપ છે તેથી આપણે પીવી પેનલના કદ અને પસંદ કરવા માટે એનું મૂલ્ય શું છે તે શોધવાની ખરેખર જરૂર છે તેથી જો તમે આ સમીકરણ એક લખાણ લખેલ સમાન P0 કાર્યક્ષમતા અને Li cos θ છે તેથી તમે જુઓ છો કે પેનલનું ક્ષેત્રફળ P0 માટે પ્રમાણસર છે અને ઘટના ઇન્સ્યુલેશનના વિપરિત પ્રમાણસર પણ છે તેથી આપેલ સ્થળ પર ઇન્સ્યુલેશન ઉંચું હોય છે તમારે તે સ્થળ માટે જે પેનલને પસંદ કરવાની જરૂર છે તે નીચું હોઈ શકે છે અને તે જ રીતે વધુ લોડ પાવર ઉંચા પેનલનું ક્ષેત્ર હોવું જોઈએ તેથી આપણે જોઈએ છીએ કે બંને લોડ પાવર ઘટના ઇન્સ્યુલેશન પર આધારિત છે અને પેનલનો વિસ્તાર કે જેને આપણે પસંદ કરવાની જરૂર છે તે પણ ઘટના ઇન્સ્યુલેશન પર આધારિત છે જો કે આ ઘટના ઇન્સ્યુલેશન શું છે તે શોધવું સરળ નથી કારણ કે તે ઘણા પરિબળો પર આધારીત છે તે દિવસના સમય પર આધારિત છે તે વર્ષના સમય પર આધારિત છે તે સ્થાનિક આબોહવાની પરિસ્થિતિઓ પર આધારીત છે તે ઉભા સ્તંભમાં પાણીની વરાળની સામગ્રી પર આધારિત છે કલેક્ટરની ઉપરની હવામાં તે ઋતુઓ પર આધારીત છે તેથી આની જેમ તે ઘણા પરિબળો પર આધારિત છે અને ઘણા પરિબળો અનિશ્ચિત છે બનાવના ઇન્સ્યુલેશનનો અંદાજ લગાવવો સરળ નથી પરંતુ અમારું ઉદ્દેશ હવે શક્ય છે કે ઘટના ઇન્સ્યુલેશનનું સચોટ મૂલ્ય શોધવા તરફ જવાનું છે જેથી અમે આપેલ લોડ માટે પેનલનુ કદ આપી શકીએ કલેક્ટર ક્ષેત્રમાં કદ લઈ શકીએ